ઉર્જા અને પાવરની ઘનતા આ પરિમાણોનો બીજો સમૂહ છે જે બેટરીના કદને નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપેલ એપ્લિકેશન માટે જગ્યાની આવશ્યકતા નક્કી કરવા પર બેટરીમાં ઉર્જા અને પાવરની ઘનતા ધરાવે છે જો તમે ઉર્જાની ઘનતાને ધ્યાનમાં લો છો તો ત્યાં બે વિશિષ્ટ પ્રકારો છે એકને ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા કહેવામાં આવે છે અને બીજાને વોલ્યુમેટ્રિક ઉર્જા ઘનતા કહેવામાં આવે છે અને નામ સૂચવે છે કે ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા ડબ્લ્યુએચ કિગ્રાના એકમો ધરાવે છે અને વોલ્યુમેટ્રિક ઉર્જા ઘનતા ડબલ્યુ લિટરના એકમો ધરાવે છે તેથી આ ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા ડબ્લ્યુએચ કિગ્રા ને પણ સાહિત્યમાં ચોક્કસ ઉર્જા તરીકે આપવામાં આવે છે કેટલાક સાહિત્યમાં તમે તે ચોક્કસ ઊર્જા તરીકે જોશો તેથી મૂંઝવણમાં ન થાઓ તેથી ડબ્લ્યુએચ કિગ્રા તેથી બેટરી સામગ્રીના દરેક કિલોગ્રામ માટે બેટરી પેકેજ તે ઘણા ડબ્લ્યુએચ x વોટ કલાકનો જથ્થો પહોંચાડશે હવે તે ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતાનો અર્થ છે તેવી જ રીતે બેટરી પેકેજના પ્રત્યેક લિટર માટે તે આપેલ કદ માટે ડબ્લ્યુએચ અથવા તેની ક્ષમતાના x ની માત્રા પહોંચાડશે અને તે જ વોલ્યુમેટ્રિક ઘનતા છે વોલ્યુમેટ્રિક ઘનતા કદ પર સીધી અસર ધરાવે છે અને આ પરિમાણ દ્વારા જગ્યાની આવશ્યકતા નક્કી કરવામાં આવે છે મોબાઇલ પ્લેટફોર્મ પર ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતાનું ઘણું મહત્વ છે સ્થિર પ્લેટફોર્મ પર વજન જગ્યા જેટલી ભૂમિકા ભજવતું નથી તેથી ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા મોબાઇલ પ્લેટફોર્મ પર વધુ વપરાય છે જેમ કે ઇલેક્ટ્રિક વાહનો અને હાયબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો ઇવી અને એચ વાહનની રેન્જ બેટરી ડાઉન થાય તે પહેલાં વાહન કેટલું ચાલી શકે છે બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય તે પહેલાં આ પરિમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તે એક શ્રેણી નિર્ધારક છે જો તમે પાવરની ઘનતાને ધ્યાનમાં લો તો અહીં ફરીથી બે પ્રકારનાં ગ્રેવીમેટ્રિક પાવર ઘનતા અને વોલ્યુમેટ્રિક પાવર ઘનતા છે અને નામ પ્રમાણે સૂચવે છે કે ગ્રેવીમેટ્રિક પાવર ઘનતામાં એકમ ડબલ્યુ કિલોગ્રામ છે અને વોલ્યુમેટ્રિક પાવર ઘનતા ડબલ્યુ લિટરમાં છે ગ્રેવીમેટ્રિક પાવર ઘનતાને સાહિત્યમાં એક વિશિષ્ટ પાવર પણ કહેવામાં આવે છે અને તમે જોશો કે જો તમે ચોક્કસપણે સાહિત્યનો ઉલ્લેખ કરી રહ્યાં છો તેથી ગ્રેવીમેટ્રિક પાવર ઘનતા માટે વિશિષ્ટ પાવર અને ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા માટે વિશિષ્ટ ઉર્જા એ ગ્રેવીમેટ્રિક પાવર અને ઉર્જા ઘનતા માટે અનુક્રમે વૈકલ્પિક નામો છે તેથી અહીં ફરીથી ડબલ્યુ લિટરની બેટરીના કદ પર સીધી અસર પડે છે તે સૂચવે છે કે આપેલ કદ માટે તમે બેટરીમાંથી ત્વરિત વોટ ખેંચી શકો છો આ સૂચવે છે કે આપેલ ત્વરિત પર તમે કેટલું ડીસ્ચાર્જ કરંટ ખેંચી શકો છો તેવી જ રીતે ડબલ્યુ કિગ્રા મોબાઇલ પ્લેટફોર્મ જેવા કે ઇવી અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો પર વિશિષ્ટ પાવરનો પ્રભાવ પડે છે જેમ કે ડબલ્યુ કિગ્રા ગ્રેવીમેટ્રિક ઉર્જા ઘનતા એ ઇલેક્ટ્રિક વાહનોની રેન્જ પર અસર કરે છે ડબલ્યુ કિગ્રા પર પ્રવેગક અથવા ઇલેક્ટ્રિક વાહનની ઓવરટેકિંગ ક્ષમતાની અસર પડે છે તેથી તે ઇલેક્ટ્રિક વાહનની ઓવરટેકિંગ ક્ષમતાને નક્કી કરે છે જોકે તમારે નોંધવું જોઇએ કે ઉર્જા ઘનતા અને પાવરની ઘનતા અને પાવર ઘનતા આપેલ બેટરીમાં આ બંને ઊંચી હોઈ શકતી નથી એવું બને છે કે બેટરીની રસાયણશાસ્ત્ર એવું છે કે જો ઉર્જા ઘનતા વધારે હોય તો Wh ઘનતા ઊંચી હોય પાવર ઘનતા અથવા વોટની ઘનતા ઓછી હોય અથવા જો પાવર ઘનતા ઊંચી હોય તો ઉર્જા ઘનતા ઓછી હોય છે તેથી આ બંને એક બીજાને ઓફસેટ કરે છે અને પરિણામે જો તમારી પાસે ઊંચી રેન્જ હોય તો તમારી પાસે ઊંચી પ્રવેગક ક્ષમતા નહીં હોય અથવા જો તમારી પાસે ઊંચી પ્રવેગક ક્ષમતા હોય તો તમારી પાસે મોટી રેંજ હોઇ શકે નહીં તેથી આ બેટરીની પસંદગી હંમેશાં આ બે પરિમાણો વચ્ચે સમાધાન હશે તે ઊર્જા અને પાવરની ઘનતા છે